આપણે સેન્સર્સ અને એકયુએટર્સ ની ચર્ચા થી શરૂઆત કરીએ ખાસ કરીને આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે કેપેસિટીવ ટચ સેન્સર અને સ્મોક સેન્સર વિશે વાત કરીશું અને પછી આપણે વિવિધ પ્રકાર ના રિલે વિશે વાત કરીશું પહેલાં આપણે કેપેસિટીવ ટચ સેન્સર વિશે વાત કરીએ જે શારીરિક સ્પર્શ ને શોધી શકે છે આપણે ઘણા બધા ટચ એક્ટિવેટેડ ડિવાઇસીસથી પરિચિત છીએ જેમ કે આપણા મોબાઇલ ટચ સૅન્સિટિવ છે સ્ક્રીન પર નેવિગેટ કરવા માટે આપણે આંગળીઓનો ઉપયોગ કરીએ છીએ ત્યાં ઘણા અન્ય ઇનપુટ ઉપકરણો છે જ્યાં તમે સ્ક્રીન ને સ્પર્શ કરી શકો છો અને આપણા ઇનપુટ્સને ફીડ કરી શકો છો ત્યાં કોઈ અલગ કીબોર્ડ નથી આ એક ટેકનિક છે કેપેસિટીવ ટચ સેન્સિંગ જેનો ઉપયોગ કરીને આપણે આવા સેન્સિંગ ડિવાઇસ નો અમલ કરી શકીએ હવે ચાલો જોઈએ કે આ કેપેસિટીવ સેન્સિંગ શું છે આ મૂળભૂત રીતે કેપેસિટીવ કપ્લિંગ આધારિત ટેકનોલોજી છે કેપેસિટન્સ એટલે શું જ્યારે સમાંતર પ્લેટો જેવા બે મટીરીઅલ એક સાથે લાવવામાં આવે છે ત્યાં એક કેપેસિટન્સ હશે જ્યારે તમે તમારી આંગળી ને કોઈ મટીરીઅલની નજીક લાવો છો ત્યારે તમારી આંગળી અને તે મટીરીઅલ એક પ્રકાર નું કેપેસિટેન્સ બનાવશે કારણ કે તમારી આંગળી માં થોડો ભેજ હશે તમારું શરીર પણ વાહક છે તેથી જો તમે તમારી આંગળી લાવો છો તો તે કેપેસિટન્સના મૂલ્ય ને પણ અસર કરશે આ કેપેસિટીવ સેન્સિંગમાંથી બનેલ ટચ સેન્સર એક સ્વીચ જેવું જ છે જ્યારે પણ તમે કોઈ ટચ કરો ત્યારે કોઈક સ્વીચ બંધ હોય છે જ્યારે તમે ટચ ને દૂર કરો છો ત્યારે સ્વીચ ખુલે છે તેથી સામાન્ય પુશ બટન સ્વિચ ને બદલે તમે ટચ પ્રકાર ની સ્વીચનો ઉપયોગ પણ કરી શકો છો અને વ્યાપકપણે આ પ્રકાર ના ટચ સેન્સર કેપેસિટીવ અથવા રેઝિસ્ટિવ હોઈ શકે છે અલબત્ત કેપેસિટીવ ટચ સેન્સર્સ પર્ફૉર્મન્સ ની દ્રષ્ટિએ વધુ ફ્લેક્સિબલ અને સારા છે જેમ મેં તમને કહ્યું તેમ ત્યાં ઘણી એપ્લિકેશનો છે જ્યાં આપણે ટચ સેન્સર નો ઉપયોગ કરીએ છીએ જેમ કે ટ્રેક પેડ ઘણાં લેપટોપ પાસે કોઈ અલગ માઉસ હોતું નથી ત્યાં એક સપાટ સપાટી હોય છે જ્યાં તમારે સ્ક્રીન પર કર્સરને ખસેડવા માટે તમારી આંગળી ખસેડવી પડશે જેને ટ્રેકપેડ કહે છે આ ચિત્ર બતાવે છે કે સમાંતર પ્લેટ કેપેસિટર કેવું દેખાય છે એક પ્લેટ છે જેનું ક્ષેત્રફળ A છે ત્યાં બે સમાંતર પ્લેટો છે વિભાજન d છે અને વચ્ચે એક મટીરીઅલને ડાઇઇલેકટ્રીક કહેવાય છે જેમાં ડાઇઇલેકટ્રીક કૉન્સ્ટન્ટ હોય છે કેપેસિટન્સનું મૂલ્ય આ ઍક્સ્પ્રેશન દ્વારા આપવામાં આવ્યું છે હવે e 0 ને ફ્રી સ્પેસ ની પરમિટિવિટી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને e r એ બે પ્લેટો વચ્ચે ની મટીરીઅલની પરવાનગી છે હવે જ્યારે તમે આંગળી તેની નજીક લાવશો ત્યારે તમારી આંગળીથી કપ્લિંગ થશે જો તમે તમારી આંગળી મૂકો છો તો આ બે પ્લેટો ને કેપેસિટીવ અસર દ્વારા કપ્લિંગ મળશે આવશ્યકપણે એક ટચ સેન્સર આ રીતે કાર્ય કરે છે તેથી જ્યારે ઑબ્જેક્ટ ને સ્પર્શે અથવા તો તમે તમારી આંગળી ખૂબ નજીક લાવશો ત્યારે કેપેસિટન્સનું મૂલ્ય વધશે અને જો તમારી પાસે કેપેસિટન્સમાં થતા ફેરફાર ને શોધવા માટે યોગ્ય સર્કિટરી છે તો તમે સ્પર્શ શોધી શકો છો પ્રયોગ ના ભાગ રૂપે આપણે ઉપયોગ માં લઈશું તેવું એક પ્રકારનું ઉપકરણ આવું દેખાય છે તમે જુઓ કે અહીં ગોળ પેટર્ન છે આ તમારું સેન્સર પેડ છે જો તમે આ ગોળ પેટર્ન ક્ષેત્ર ની ટોચ પર તમારી આંગળી મૂકો છો તો કેપેસિટરનું મૂલ્ય બદલાય છે અને આ બોર્ડ માં જ કેટલીક ઇલેક્ટ્રોનિક સર્કિટરી છે તમે જુઓ અહીં એક નાની IC છે જેની અંદર બધી સેન્સિંગ અને કન્ડીશનીંગ સર્કિટરી છે તેથી ઇન્ટરફેસીંગ ખૂબ સરળ બને છે ત્યાં ત્રણ પિન છે એક 5 વોલ્ટ પાવર સપ્લાય છે બીજી ગ્રાઉન્ડ છે અને ત્રીજી એ એનાલોગ સિગ્નલ આઉટપુટ છે તમારા સ્પર્શ ના આધારે આઉટપુટ વોલ્ટેજ શું છે તે તમે વાંચી શકો છો જ્યારે તમે તમારા માઇક્રોકન્ટ્રોલર બોર્ડ માં આવા સેન્સર ને ઇન્ટરફેસ કરો છો ત્યારે તે ખૂબ જ સરળ બને છે તમે પોર્ટ પિનમાંથી એક સાથે સિગ્નલ આઉટપુટ ને કનેક્ટ કરો છો આ પોર્ટ પિન એ એનાલોગ આઉટપુટ પિન નથી તે ડિજિટલ આઉટપુટ પિન છે તે કહે છે કે તમે તેને સ્પર્શ કર્યું છે કે તેને સ્પર્શ કર્યું નથી 0 અથવા 1 આગળ ચાલો આપણે સ્મોક સંવેદના વિશે વાત કરીએ ત્યાં ઘણી એપ્લિકેશનો છે જ્યાં તમારે સેન્સર ઇન્સ્ટોલ કરવાની જરૂર છે ઉદાહરણ તરીકે તમારા ઘર માં તમે સિલિન્ડરમાં તમારા LPG ગેસનું લિકેજ છે કે નહીં તે ચકાસવા માટે સેન્સર ઇન્સ્ટોલ કરવા માંગો છો સેન્સર LPG ગેસ ફ્યુમ્સને જવાબ આપવા માટે સક્ષમ હોવું જોઈએ તે રીતે ત્યાં કોઈ પ્રકાર નું સેન્સર હોવું જરૂરી છે અહીં તમે જમણી બાજુએ એક સેન્સર જોશો પ્રયોગ માં અમે તમને આ પ્રકારનું સેન્સર બતાવીશું તમે જુઓ છો કે ત્યાં એક નાનું જાળીદાર માસ્ક છે જ્યાં તમારે તે ગેસ આપવો પડશે તમે તેને તે વાતાવરણ માં મૂકી શકો છો જ્યાં તમે ગેસ સેન્સ કરો છો તે તમારા શ્વાસની તપાસ પણ કરી શકે છે તમે તેની ટોચ પર શ્વાસ બહાર કાઢી શકો છો તે ચકાસી શકે છે કે તમારો શ્વાસ જે બહાર આવી રહ્યો છે તેમાં આલ્કોહોલ વરાળ છે કે નહીં અને આ સેન્સરનું નામ MQ135 છે જેનો આપણે ઉપયોગ કરીશું આંતરિક રીતે ત્યાં ઘણી વસ્તુઓ હોય છે તે કદ માં ખૂબ નાનું છે તેમ છતાં ત્યાં એક ખૂબ જ નાનો ઇલેક્ટ્રિક હીટર છે જે અંદર ના મટીરીઅલને ગરમ કરે છે અને ત્યાં કેટલીક ઍલ્યુમિનિયમ ઓક્સાઇડ માઇક્રો ટયૂબ છે તેની અંદર ખૂબ જ પાતળી નળીઓ છે અને વચમાં એક હીટર કોઇલ છે તેથી જ્યારે તે ગ્રેડેડ સપાટીથી પ્રવેશતી સ્મોકને ગરમ કરે છે નળીઓ સાથે તે પ્રતિક્રિયા આપશે ટીન ડાયોક્સાઇડ નું પાતળો સ્તર માઇક્રો ટ્યુબની અંદર મૂકવામાં આવે છે અને તે મુખ્ય સેન્સર તરીકે કાર્ય કરે છે જે પ્રકાર નો ગેસ સામે આવી રહ્યો છે તેનાથી ટીન ડાયોક્સાઇડ મટીરીઅલની પ્રૉપર્ટી બદલાય છે આ પ્રકાર ના સેન્સર એમોનિયા સલ્ફાઇડ બેન્ઝીન આલ્કોહોલ અને અન્ય હાનિકારક વાયુઓ સામે પ્રતિભાવ આપી શકે છે પરંતુ ગેસના પ્રકાર ના આધારે આઉટપુટ વોલ્ટેજ માં કેટલો ફેરફાર થશે તે બદલાશે તે દરેક ગેસ સાથે બદલાય છે આ સેન્સર વાયુઓની શ્રેણી માટે સંવેદનશીલ હોય છે અને તમે તેનો ઉપયોગ ઓરડાના તાપમાને કરી શકો છો તે આઉટપુટ તરીકે સીધા જ એનાલોગ વોલ્ટેજ સિગ્નલ ઉત્પન્ન કરી શકે છે અને તે ઇન્ટરફેસ કરવા માટે ખૂબ જ સરળ છે જેમ હું આ ડિવાઇસ બતાવી રહ્યો છું તેની પાસે ચાર પિન છે એક 5 વોલ્ટ નો પાવર સપ્લાય છે ગ્રાઉન્ડ છે પછી આ એનાલોગ આઉટ છે અહીં તમને ગેસના આધારે સતત વોલ્ટેજ મળે છે પરંતુ તમારી પાસે બીજો ડિજિટલ આઉટ સિગ્નલ પણ હોઈ શકે છે જે તમને કહેશે કે ત્યાં ગેસ છે કે નહીં ત્યાં થ્રેશોલ્ડ લેવલ છે જે સેટ થઈ શકે છે અને તેના આધારે તમે ક્યાં તો 0 અથવા 1 મેળવી શકો છો જો તમને ડિજિટલ આઉટ ની જરૂર નથી તમારે ફક્ત એનાલોગ આઉટ જ જોઈએ છે તો પછી તમે ફક્ત આ ત્રણ પિન ને કનેક્ટ કરી શકો છો એનાલોગ આઉટ ને તમે એનાલોગ ઇનપુટ પિન માંથી કોઈ એક સાથે અને 5 વોલ્ટ અને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી શકો છો આ સર્કિટ ની અંદર બધી આવશ્યક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે જેથી જ્યારે તમે તેને ઇન્ટરફેસ કરો ત્યારે તે વપરાશકર્તા માટે ખૂબ જ સરળ થઈ જાય છે તે મોટો ફાયદો છે ચાલો હવે એકયુએટર્સ પર આવીએ આપણે ફક્ત વિવિધ પ્રકારનાં સેન્સર વિશે વાત કરી હતી જ્યાંથી આપણે ડેટા વાંચી શકીએ છીએ પરંતુ હવે આપણે કેટલાક ઉપકરણોને પણ નિયંત્રિત કરવા માગીએ છીએ આપણે હીટર ચાલુ અથવા બંધ કરવા માગીએ છીએ આપણે આપણા AC ને ચાલુ અથવા બંધ કરવા માગીએ છીએ અથવા તમે જે કંઈ પણ વિચારી શકો તે ચાલુ અથવા બંધ કરવા માગીએ છીએ આમાંના મોટાભાગનાં ઉપકરણો ઉચ્ચ પાવર ડિવાઇસીસ છે તમે વોલ્ટેજ ની દ્રષ્ટિએ તેમને તમારા માઇક્રોકન્ટ્રોલરથી સીધા નિયંત્રિત કરી શકતા નથી તેથી તમારે કેટલાક ઉપકરણ ની જરૂર છે જે ઉચ્ચ પાવર ઇલેક્ટ્રિક અથવા સર્કિટ લાઇનોને સ્વિચ કરી શકે છે આને રિલે કહેવામાં આવે છે તમારે તે પ્રકાર ની એપ્લિકેશનો માટે રિલે ની જરૂર છે રિલે બે પ્રકારનાં હોઈ શકે છે મિકૅનિકલ અને સૉલિડ સ્ટેટ ચાલો પ્રથમ આપણે મિકૅનિકલ રિલે વિશે વાત કરીએ કેટલીકવાર આને ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે પણ કહેવામાં આવે છે કારણ કે તમે વિદ્યુત સંકેતોનો ઉપયોગ કરીને યાંત્રિક ઉપકરણ ને નિયંત્રિત કરી રહ્યા છો ડાબી બાજુ તમે આ પ્રકાર ના ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે ના કેટલાક ચિત્રો જુઓ છો જ્યાં પારદર્શક મટીરીઅલ દ્વારા તમે જોઈ શકો છો કે અંદર શું છે પરંતુ આમાંના કેટલાક સીલ કરેલા એનવલોપ માં પણ ઉપલબ્ધ છે તમે અંદર જોઈ શકતા નથી જમણી બાજુએ જુઓ છો તેવા આ રિલે છે જેનો ઉપયોગ આપણે આપણા પ્રયોગ માં કરીશું હવે આંતરિક રીતે તમે જુઓ કે ત્યાં શું છે અંદર એક નાનકડું ઇલેક્ટ્રોમેગ્નેટ છે અને ત્યાં જંગમ ટર્મિનલ સ્પ્રિંગ લોડેડ સ્વીચ સાથે એક સ્વીચ છે જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ સક્રિય થાય છે ત્યારે તે ચુંબક બને છે સ્વીચ આકર્ષિત થાય છે અને સર્કિટ બંધ થાય છે અને જો તમે કરંટ પાછો ખેંચો તો સર્કિટ ફરીથી ખુલે છે હવે આ સર્કિટ જે બંધ થાય છે અને ખુલે છે તે ઉચ્ચ પાવર સર્કિટ છે આનો ઉપયોગ ઉંચા લોડ ને ચલાવવા માટે થઈ શકે છે પરંતુ બીજી બાજુ તમે સ્વીચને ખેંચવા અને મુક્ત કરવા માટે જે કરંટ આ ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી પસાર કરી રહ્યા છો આ ખૂબ ઓછા પાવર વાળી સર્કિટ હોઈ શકે છે તે 5 વોલ્ટ પાવર સપ્લાય પર કામ કરી શકે છે તમે ઉચ્ચ પાવર સર્કિટ ને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઓછા પાવર સિગ્નલ નો ઉપયોગ કરી રહ્યાં છો આ બંને સર્કિટ અલગ છે તેઓ સીધી એક બીજા સાથે જોડાયેલ નથી આ બંને સર્કિટ વચ્ચે કોઈ ફિઝિકલ જોડાણ નથી નિયંત્રણ કરવા માટે તમે એક પૉઇન્ટ ગ્રાઉન્ડ 5 વોલ્ટથી કનેક્ટ કરો છો અને અહીં તમે તેને ચાલુ અને બંધ કરવા માટે સિગ્નલ લાગુ કરી રહ્યાં છો ત્યાં બે પ્રકારનાં રિલે છે એક ને ગ્રાઉન્ડ ડ્રિવન કહેવામાં આવે છે જો તમે તેને 0 કરો તો તે ચાલુ રહેશે અને બીજો એક પ્રકાર છે જે ગ્રાઉન્ડ ડ્રિવન નથી તે વોલ્ટેજ ડ્રિવન છે જ્યારે તમે તેને 1 કરો ત્યારે તે ચાલુ રહેશે અને આઉટપુટ બાજુ તમે જુઓ ત્યાં ત્રણ ટર્મિનલ છે જેને normally open normally closed અને common terminal કહેવામાં આવે છે NO નો અર્થ normally open terminal અને જ્યારે આ સ્વીચ ખુલ્લી હોય છે ત્યારે common આંતરિક રીતે normally open છે તેથી જ્યારે સ્વીચ ખોલવામાં આવે છે ત્યારે તે ખુલે છે જ્યારે સ્વીચ બંધ થાય છે ત્યારે તે બંધ થઈ જાય છે પરંતુ NC માટે ઊલટું છે જો તમે કોઈ NC અને common વચ્ચે કોઈ ડિવાઇસ ને કનેક્ટ કરો છો તો પછી જ્યારે સ્વીચ ખુલે છે ત્યારે આ સર્કિટ સામાન્ય રીતે બંધ હોય છે પરંતુ જ્યારે તમે સ્વીચને સક્રિય કરો છો ત્યારે આ સર્કિટ ખુલ્લી રહેશે મેં આ પ્રકાર ના મોડ્યુલ સાથે ખૂબ જ સરળ ઇન્ટરફેસ બતાવ્યો છે એક તરફ તમે આને તમારા આર્ડિનો બોર્ડ Vcc ગ્રાઉન્ડથી નિયંત્રિત કરી રહ્યાં છો અને ડિજિટલ પોર્ટ પિન દ્વારા તમે રિલે ને નિયંત્રિત કરી રહ્યાં છો અને બીજી બાજુ હું normally open કનેક્શન નો ઉપયોગ કરી રહ્યો છું તેને હું સર્કિટ સાથે જોડું છું માનો કે બલ્બ ને AC મેઈન્સ સાથે જ્યારે હું તેને સક્રિય કરું છું અને રિલે ચાલુ થાય છે ત્યારે બલ્બ ચમકશે અને જો તે બંધ હશે તો બલ્બ બંધ હશે આવી રીતે તે કાર્ય કરે છે ઇન્ટરફેસ ખૂબ જ સરળ છે પછીથી આપણે આ પ્રકાર ના ઇન્ટરફેસીંગ પ્રયોગો જોઈશું હવે રિલેનું બીજું વર્ઝન છે જે ઇલેક્ટ્રોમેગ્નેટસ સ્વીચને યાંત્રિક રીતે ખેંચવા અને મુક્ત કરવા પર આધારિત નથી પરંતુ તેને સૉલિડ સ્ટેટ રિલે કહેવામાં આવે છે સૉલિડ સ્ટેટ એટલે સેમિકન્ડક્ટર ઉપકરણ નો ઉપયોગ કરીને દરેક વસ્તુ ચિપની અંદર બનેલી છે આને તમે ઇલેક્ટ્રોનિક સ્વિચિંગ ડિવાઇસ કહી શકો છો ઇલેક્ટ્રોમિકૅનિકલ રિલે ની જેમ અહીં મિકૅનિકલ મૂવિંગ ભાગો નથી અહીં તમારે સ્વિચિંગ માટે જે પ્રકારનાં ઉપકરણો આવશ્યક છે તે છે ઉચ્ચ પાવર સેમિકન્ડક્ટર ઉપકરણો જેવા કે થાઇરીસ્ટર્સ અથવા પાવર ટ્રાન્ઝિસ્ટર છે તેઓ ઉચ્ચ વોલ્ટેજ પર ખૂબ જ ઉચ્ચ કરંટ બદલી શકે છે ઉદાહરણ તરીકે સેંકડો એમ્પીયર કરંટ સ્વિચ કરી શકાય છે અંદર કેટલીક ઇલેક્ટ્રોનિક સર્કિટરી હશે જે અમુક યોગ્ય ઇનપુટનો પ્રતિસાદ આપશે જે નિયંત્રણ 0 અથવા 1 મોકલશે અને આ થાઇરીસ્ટર અથવા પાવર ટ્રાન્ઝિસ્ટર જે ત્યાં છે તે ચાલુ અથવા બંધ કરવામાં આવશે અને તે એ ઉપકરણ નો પાવર ચાલુ અથવા બંધ કરશે જે નિયંત્રિત થઈ રહ્યું છે આ રીતે સૉલિડ સ્ટેટ રિલે કામ કરે છે આ સૉલિડ સ્ટેટ રિલે ના કેટલાક ચિત્રો છે તમે આ મધ્ય ચિત્ર જુઓ તે કહે છે કે તે 24 થી 380 વોલ્ટ AC સુધી કામ કરે છે આ કદ માં ખૂબ નાના છે કારણ કે સૉલિડ સ્ટેટ ઉપકરણોથી બનેલા સેમિકન્ડક્ટર તે ખૂબ નાના છે તમે જે ડાબી બાજુએ જોઈ શકો છો તે કદ માં 4 સેન્ટિમીટર છે આની સાથે આપણે LED અને LDR જેવા વિવિધ પ્રકાર ના આઉટપુટ ડિવાઇસીસ વિવિધ પ્રકાર ના સેન્સર અને એક્ટ્યુએટર્સ પરની આપણી ચર્ચા ના અંતે પહોંચીએ છીએ હવે વાસ્તવિક હેન્ડ્સ ઓન અને પ્રદર્શન સેશન દરમિયાન અમે તમને આ બધા સેન્સર અને એકયુએટર્સ નો ઉપયોગ બતાવીશું તેમનો ઉપયોગ કેવી રીતે કરવો તેમને ઇન્ટરફેસ કેવી રીતે કરવા અને તેને આપણી ઇચ્છા મુજબ નિયંત્રિત કરવા માટે માઇક્રોકન્ટ્રોલરમાં પ્રોગ્રામ કેવી રીતે લખવો આ આપણે આપણા આગળના વ્યાખ્યાયનોમાં ચર્ચા કરીશું